નમસ્કાર આજના સેશન માં આપણે ચુંબકીય રીતે જોડાયેલ સર્કિટની ચર્ચા કરીશું ચાલો તે વિષય વિશેની આપણી ચર્ચા શરૂ કરીએ મૂળભૂત રીતે જે સર્કિટ્સ આપણે આજ સુધી ચર્ચા કરી છે તે વાહક રીતે જોડાયેલી હતી જેનો અર્થ એ છે કે એક લૂપને કારણે તેની બાજુની લૂપ કરંટના વહન દ્વારા અસર થઈ રહી હતી એટલે કે બંને લૂપ એક સાથે જોડાયેલી હતી અને કરંટ એક લૂપથી બીજી લૂપમાં વહેતો હતો હવે આ સ્થિતિમાં આપણે જોઇશું કે બે લૂપ જે ઇલેક્ટ્રિકલ સ્વરૂપે જોડાઈ શકે છે અથવા જોડાઈ શકતી નથી પરંતુ તેમાની કોઈ એક લૂપમાં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થવાના કારણે તેઓ એકબીજા સાથે કપલ્ડ થયેલ છે તે કિસ્સામાં જ્યારે આપણે આ પ્રકારની સર્કિટ કોમ્બિનેશન ને જોઈએ છીએ ત્યારે આપણે તેને ચુંબકીય રીતે કપલ્ડ સર્કિટ કહીએ છીએ એનું સૌથી સામાન્ય ઉદાહરણ ટ્રાન્સફોર્મર છે જ્યાં ઇલેક્ટ્રિકલ ડિવાઇસ એ મેગ્નેટિક કપલીંગ ના કન્સેપ્ટ ના આધારે ડિઝાઇન થયેલ છે હવે તે એક સર્કિટ માંથી બીજા માં ઉર્જા સ્થાનાંતરિત કરવા માટે ચુંબકીય રીતે કપલ્ડ કોઇલ નો ઉપયોગ કરે છે ટ્રાન્સફોર્મર્સ એ પાવર સિસ્ટમ નેટવર્ક ના મુખ્ય સર્કિટ એલિમેન્ટ છે કારણ કે જ્યારે પણ આપણે વોલ્ટેજ ના લેવલ ને બદલવું પડે છે જેનો અર્થ થાય છે કે તમે પાવર સિસ્ટમ નેટવર્કમાં સ્ટેપીંગ અપ અથવા સ્ટેપીંગ ડાઉન કરો છો તમારે તે કિસ્સાઓમાં ટ્રાન્સફોર્મરની જરૂર પડે છે હવે ચાલો પહેલા જોઈએ કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એટલે શું હવે જ્યારે બે કંડકટર અથવા તમે કહી શકો છો કે જ્યારે બે કોઇલ એકબીજાની નિકટતામાં હોય છે ત્યારે એક કોઇલમાંનો કરંટ બીજી કોઇલ સાથે લીંક થઈને ચુંબકીય પ્લગ ઉત્પન્ન થાય છે અને ત્યાંથી તે બીજી કોઇલમાં વોલ્ટેજ ઉત્પન્ન કરે છે અને આ ખાસ ઘટના મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ તરીકે ઓળખાય છે ચાલો આપણે પહેલા એક જ ઇન્ડક્ટર ને ધ્યાનમાં લઈએ જ્યાં કોઈલને N સંખ્યામાં આંટા છે જ્યારે કોઈલમાંથી કરંટ i વહેતો હોય અને અને કરંટ ના વહન ના કારણે તેમાં મેગ્નેટિક ફ્લક્સ Φ તેની આસપાસ ઉત્પન્ન થાય છે જો તમે આકૃતિ જુઓ તો ઈન્ડકટર માંથી કરંટ પસાર થતો દેખાય છે અને ફ્લક્સ Φ ઉત્પન્ન થાય છે તેથી તે પેદા થયેલ ફ્લક્સને કારણે તમારી પાસે વોલ્ટેજ v ઉત્પન્ન થશે હવે જોઈએ કે વોલ્ટેજ કેવી રીતે ઉત્પન્ન થશે કારણ કે જો તમને ફેરાડે નો નિયમ Faradays law યાદ હોય તો તે એવું કહે છે કે કોઇલમાં ઉત્પન્ન થતો વોલ્ટેજ એ આંટા ની સંખ્યા અને ચુંબકીય ફ્લક્સના ફેરફાર ના દર ની પ્રમાણસર છે તેથી આ રીતે આપણે ઉત્પન્ન વોલ્ટેજ vNddt લખી શકીએ છીએ હવે કરંટ i દ્વારા ફ્લક્સ ઉત્પન્ન થાય છે તેથી આપણે એમ પણ કહી શકીએ કે માં કોઈપણ ફેરફાર એ કરંટના ફેરફારને કારણે થાય છે તેથી આ વિશિષ્ટ સમીકરણ આપણે ફરીથી ગોઠવી શકીએ છીએ અને લખી શકીએ છીએ vNddididtLdidt આ સમીકરણ ઇન્ડકટર માટે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો સંબંધ દર્શાવે છે અને હવે આ ઇન્ડકટન્સ ને સેલ્ફ ઇન્ડકટન્સ કહીશું કારણ કે તે કોઇલની અંદર ઉત્પન્ન થયેલ વોલ્ટેજને સમાન કોઇલમાં સમય સાથે બદલાતા કરંટને સંબંધિત કરે છે હવે ચાલો આપણે 2 કોઇલનો વિચાર કરીએ અને આપણે એમ માની લઈએ કે તેમની પાસે સેલ્ફ ઇન્ડકટન્સ L1 અને L2 છે અને બંને કોઇલ એકબીજાની નજીક માં મૂકવામાં આવે છે હવે આ ચોક્કસ કિસ્સામા જો કોઇલ 1 માં N1ટર્ન હોય જ્યારે કોઇલ 2 માં N2 ટર્ન છે સરળતા ખાતર આપણે માની લઈએ કે બીજો ઇન્ડકટર કોઈ કરંટ ધરાવતો નથી તેથી હવે ચુંબકીય ફ્લક્સ 1 જે કોઇલ 1 માંથી આવે છે તેના 2 કોમ્પોનન્ટ છે જેમાં એક કોમ્પોનન્ટ એ હશે જે ફક્ત કોઇલ 1 સાથે જોડાય છે જો તમે જોશો કે આ કોઇલમાં પેદા થયેલ ચુંબકીય ફ્લક્સ 11 છે જે ફક્ત કોઇલ 1 સાથે જોડાય છે અને બીજા કોમ્પોનન્ટ 12 છે જે બીજી કોઇલ સાથે પણ જોડાય છે તેથી તમે એમ કહી શકો કે અહી ટોટલ ચુંબકીય ફ્લક્સ 11112છે હવે આપણે જાણીએ છીએ કે બંને કોઈલ ફિઝિકલી એકબીજાથી અલગ છે તેનો અર્થ એ કે તે ઈલેકટ્રીકલી કનેક્ટેડ નથી આમ આપણે સરળતાથી એવું કહી શકીએ કે તે ચુંબકીય રીતે જોડાયેલ છે હવે ફ્લક્સ 1એ કોઈલ 1 સાથે લીંક થયેલ છે કારણ કે જો તમે આકૃતિ જોશો તો ફ્લક્સ 1એ 1112 છે જે પૂર્ણ રીતે આ કોઈલ એક સાથે લીંક થયેલ છે આમ જો આપણે કોઈલ 1 માંથી ઉત્પન્ન થતા વોલ્ટેજ નું સમીકરણ લખવું હોય તો v1N1d1dtN1d1di1di1dtL1di1dt જ્યાં i1એ કોઈલ 1 માંથી પસાર થતો કરંટ અને L1એ કોઈલ 1 નું સેલ્ફ ઈન્ડકટન્સ છે ફક્ત ફ્લક્સ 12એ કોઈલ 2 સાથે લીંક થયેલ છે આમ કોઈલ 2 માંથી ઉત્પન્ન થતો વોલ્ટેજ v2N2d12dtN2d12di1di1dtM21di1dt છે M21એ કોઈલ 1 ની સાપેક્ષે કોઈલ 2 માં જોવા મળતું મ્યુચ્યુઅલ ઇન્ડકટન્સ હશે અહી સબસ્ક્રીપ્ટ 21 જે M21 માં લખેલા છે તે એવું દર્શાવે છે કે ઇન્ડકટન્સ કોઈલ 2 માં ઉત્પન્ન થયેલ વોલ્ટેજ ને સંબંધિત કરે છે તે કોઈલ 1 માં કરંટ ના પ્રવાહના કારણે છે હવે ચાલો કોઇલ 2 ના કરંટ i2 ને ધ્યાનમાં લઈએ તેથી જો તમે સ્લાઇડમાં આકૃતિ જોશો તો હવે i2 કોઇલ 2 સાથે જોડાયેલ કરંટ સોર્સ છે ફ્લક્સ 2 જે કરંટ કોઇલ i2 દ્વારા પેદા થાય છે તેમાં ફરીથી 2 કોમ્પોનન્ટ હશે 1 કોમ્પોનન્ટ 22 જે ફક્ત બીજી કોઇલને જોડશે જ્યારે 21 બંને કોઇલને જોડાશે તેથી તમે કહી શકો છો22122 હવે ફરીથી જેમ કોઇલ 1 ના કિસ્સામાં હતું તેમ આ કિસ્સામાં પણ આપણે જોઈશું કે2કોઇલ 2 સાથે સંપૂર્ણપણે જોડાયેલ છે આપણે લખી શકીએ છીએ v2N2d2dtN2d2di2di2dtL2di2dt જ્યાં i2એ કરંટ છે જે કોઇલ 2 માં વહે છે અને L2એ કોઇલ 2 નો સેલ્ફ ઈન્ડકટન્સ છે માત્ર ફ્લક્સ 21એ કોઇલ 1 સાથે લીંક છે તેથી કોઇલ 1 માં ઉત્પન્ન થતો વોલ્ટેજ છે v1N1d21dtN1d21di2di2dtM12di2dt M12કોઇલ 2 ના સંદર્ભમાં કોઇલ 1 નું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે હવે આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એ બાજુના ઇન્ડક્ટરમાં વોલ્ટેજ ઉત્પન્ન કરવા માટે એક ઇન્ડક્ટરની ક્ષમતા ધરાવે છે તેથી આ ફરીથી રજૂ કરવામાં આવશે તે હેનરી માં માપવામાં આવશે અથવા ટૂંકમાં તમે તેને કેપિટલ H તરીકે લખી શકો છો હવે જોકે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ M હંમેશા પોઝિટિવ કોંટિટિ છે વોલ્ટેજ જે મ્યુચ્યુઅલ વોલ્ટેજ Mdidt તરીકે રજૂ થાય છે તે કદાચ નેગેટિવ અથવા પોઝિટિવ હોઈ શકે છે તેથી સેલ્ફ ઇન્ડ્યુઝડ Ldidt થી વિપરીત કારણ કે Ldidtની તમે પોલારીટી ગોતી શકો છો અને કરંટની દિશા ના સંદર્ભમાં અને વોલ્ટેજની પોલારીટી ના સંદર્ભમાં તમે કેવી રીતે પોલારીટી મેળવશો જો તમને યાદ હોય કે આપણે આપણા પ્રથમ સપ્તાહમાં પેસીવ સાઇન કન્વેન્શન ની ચર્ચા કરી હતી તમારી પાસે સેલ્ફ ઇન્ડ્યુઝડ વોલ્ટેજ હોય જે Ldidt છે તેવા કિસ્સામાં પોલારીટી શોધવા માટે તે ચર્ચાનો ઉપયોગ કરી શકો છો હવે મ્યુચ્યુઅલ વોલ્ટેજ જે Mdidt છે તેની પોલારીટી માટે તે એટલું સરળ નથી કારણ કે હવે તેમાં ચાર ટર્મિનલ્સ શામેલ છે તેથી કોઇલ 1 માટે બે ટર્મિનલ અને કોઇલ 2 માટે 2 ટર્મિનલ તેથી આપણી પાસે ચાર ટર્મિનલ્સ હોવાથી આપણે મ્યુચ્યુઅલ વોલ્ટેજની પોલારીટી શોધવા માટે પેસીવ સાઇન કન્વેશન નો ઉપયોગ સીધી રીતે કરી શકતા નથી હવે Mdidt માટે યોગ્ય પોલારીટીની પસંદગી કોઇલના ઓરિએંટેશન ની તપાસ કરીને બનાવવામાં આવે છે જેનો અર્થ એ થાય છે કે બંને કોઇલ ફિઝીકલ રીતે બાઉન્ડ છે અને પછી મ્યુચ્યુઅલ વોલ્ટેજ માટે યોગ્ય પોલારીટી શોધવા માટે લેન્ઝ ના નિયમ Lenzs law નો ઉપયોગ જમણા હાથના નિયમ સાથે કરવામાં આવે છે હવે અહી કોઇલની કન્સ્ટ્રકશન ની વિગતો બતાવવું એ કઈ સરળ નથી એટલે કે બંને કોઇલ ફિઝિકલી કેવી રીતે બાઉન્ડ છે તે દર્શાવવું આપણે શું કરીએ આપણા સર્કિટ એનાલીસીસ માટે આપણે સામાન્ય રીતે ડોટ કન્વેન્શન નો ઉપયોગ કરીએ છીએ તેથી જો કરંટ કોઇલના તે ડોટેડ ટર્મિનલ તરફથી પ્રવેશ કરે તો ચુંબકીય ફ્લક્સ ની દિશા સૂચવવા માટે આ કન્વેન્શન દ્વારા ડોટને સર્કિટમાં 2 મેગ્નેટિકલી કપલ્ડ કોઈલમાંથી દરેકના એક એન્ડ પર મુકવામા આવે છે તેથી જ્યારે કરંટ એ કોઇલના ડોટેડ ટર્મિનલમાં પ્રવેશ કરે છે ત્યારે મ્યુચ્યુઅલ વોલ્ટેજ કેવી રીતે ઓરિઅન્ટ થશે તે આપણે બતાવીએ છીએ અહીં આ આકૃતિ ની સહાયથી આ કોન્સેપ્ટ ને સમજીએ જો તમે કરંટ i1 જુઓ તો ડોટ માં પ્રવેશ કરી રહ્યો છે તેથી ઓરિએન્ટેશન જો તમે કોઇલને જુઓ તો કોઇલ આ રીતે બંધાયેલ છે જો તમે હાથની હથેળી ને એવી રીતે મૂકો કે તે કોઇલની બાજુને સંપૂર્ણ વળાંક આપે છે અને તમારી આંગળીઓ આ રીતે વાળો જેમ કોઇલ બંધાયેલ છે તો તે કોઇલની બાજુને વળાંક આપશે તેથી તમે જોશો કે જ્યારે તમે આની જેમ એન્ડ મુકશો ત્યારે તમારો અંગૂઠો આ દિશામાં હશે તેથી આ અંગૂઠો એ દિશા તમને બતાવશે કે તમારું ફ્લક્સ કેવી રીતે અને કઈ દિશામાં ફરતું હશે તેથી અહીં કરંટ i1અંદર જઈ રહ્યો છે તમે ફ્લક્સ 12મેળવો છો જે કોઇલ 2 સાથે ઘડિયાળની દિશામાં જોડાયેલ છે એ જ રીતે કોઇલ 2 માં કરંટ ડોટ માં પ્રવેશ કરી રહ્યો છે અને વોલ્ટેજ ની પોઝીટીવ પોલારીટી છે જ્યારે ડોટ અહી જોડાયેલ છે તે પણ પોઝીટીવ છે જ્યા ડોટ જોડાયેલ છે તેથી જ્યારે તમે આપણે આ કિસ્સામાં જે કર્યું તે જ રીતે જમણો હાથ મૂકો છો ત્યારે તમારો અંગૂઠો નીચેની દિશામાં હશે ફરીથી 21ઘડિયાળની દિશામાં પ્રથમ કોઇલને જોડશે તેથી હવે આ ચોક્કસ કિસ્સામાં ડોટ્સ પહેલેથી જ મૂકવામાં આવ્યા છે તેથી આપણે તેને કેવી રીતે મુકવી તેની ચિંતા કરવાની જરૂર નથી મ્યુચ્યુઅલ વોલ્ટેજની પોલારીટી નિર્ધારિત કરવા માટે ડોટનો ઉપયોગ ડોટ કન્વેશન ની સાથે થાય છે આપણે જોઈશું કે જો આ સ્થિતિ છે તો આપણે કેવી રીતે ઇન્ડ્યુસડ મ્યુચ્યુઅલ વોલ્ટેજ પોલેરિટી નક્કી કરી શકીશું હવે ચાલો પહેલા ડોટ કન્વેશન સમજીએ જો કરંટ કોઇલના ડોટેડ ટર્મિનલમાં પ્રવેશ કરે તો બીજી કોઇલના મ્યુચ્યુઅલ વોલ્ટેજની સંદર્ભ પોલેરિટી બીજા કોઇલના ડોટેડ ટર્મિનલ પર પોઝીટીવ છે તેથી જો કરંટ અહીં મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ માં દાખલ થઈ રહ્યો છે તો તેને ટર્મિનલની ડોટેડ બાજુ પર પોઝિટિવ પોલેરિટી હશે હવે જો કરંટ એક કોઇલના ડોટેડ ટર્મિનલ ને છોડી દે તો બીજી કોઇલમાં મ્યુચ્યુઅલ વોલ્ટેજની સંદર્ભ પોલેરિટી કોઇલના ડોટેડ ટર્મિનલ પર નેગેટીવ હશે તો માની લો કે જો કરંટની દિશા વિપરીત હોય અને કરંટ આ બાજુથી વહી રહ્યો હોય તો તે સ્થિતિમાં ઉત્પન્ન થતા મ્યુચ્યુઅલ વોલ્ટેજની પોલેરિટી આની જેમ હશે તેથી તેનો અર્થ એ કે બીજી કોઇલ અને બીજી કોઇલમાં મ્યુચ્યુઅલ વોલ્ટેજ બીજા કોઇલના ડોટેડ ટર્મિનલ પર નેગેટીવ રહેશે આમ મ્યુચ્યુઅલ વોલ્ટેજની સંદર્ભ પોલેરિટી ઇન્ડ્યુસિંગ કરંટ ની સંદર્ભ દિશા અને કપલ કોઇલ પરના ડોટ્સ પર આધારિત છે તેથી આ બંને બાબતો મ્યુચ્યુઅલ વોલ્ટેજની સંદર્ભ પોલેરિટી શોધવા માટે મહત્વપૂર્ણ છે ચાલો આપણે આ ચોક્કસ વાત ને કેટલાક ઉદાહરણો ની મદદથી સમજીએ ચાલો આપણે આ ચોક્કસ આકૃતિ જોઈએ જ્યાં મ્યુચ્યુઅલ વોલ્ટેજ v2ની નિશાની v2 માટે સંદર્ભની પોલેરિટી અને i1ની દિશા દ્વારા નક્કી થાય છે તેથી જો તમે જુઓ તો કરંટ i1 ડોટની અંદર વહી રહ્યો છે v2 માટે સંદર્ભની પોલેરિટી પર ટર્મિનલની પોઝીટીવ હશે v2 માટે સંદર્ભની પોલેરિટી સેકન્ડરી બાજુ પર ટર્મિનલની ડોટેડ બાજુ પર પોઝિટિવ હશે કારણ કે કોઇલ 1 ના ડોટેડ ટર્મિનલમાં i1 પ્રવેશ કરે છે અને કોઇલ 2 ના ડોટેડ ટર્મિનલ પર v2 એ પોઝિટિવ છે મ્યુચ્યુઅલ વોલ્ટેજ પોઝિટિવ Mdi1dt હશે હવે આ કિસ્સામાં કોઇલ 1 ના ડોટેડ ટર્મિનલમાં i1દાખલ થઈ રહ્યો છે પરંતુ કોઇલ 2 ના ડોટેડ ટર્મિનલ પર v2 નેગેટિવ છે કારણ કે v2ની પોલેરિટી વિરુદ્ધ છે ડોટેડ ટર્મિનલ પાસે નેગેટિવ છે તેથી મ્યુચ્યુઅલ વોલ્ટેજ Mdi1dt હશે હવે એ જ રીતે આ કિસ્સામાં જ્યારે કરંટ બીજી કોઇલમાં વહે છે તેથી બીજી કોઇલમાં કરંટ i2 વહી રહ્યો છે જેનો અર્થ એ થાય છે કે i2એ ડોટને છોડી રહ્યું છે તેથી તેનો અર્થ એ કે જો d તે ડોટ છોડી રહ્યું હોય તો ઉત્પન્ન થતા મ્યુચ્યુઅલ વોલ્ટેજનું મૂલ્ય ડાઉનવર્ડ ટર્મિનલ પર નેગેટિવ અને ડોટેડ ટર્મિનલ પર પોઝિટિવ હશે તેવી જ રીતે i2 ના કિસ્સામાં જ્યારે i2 ડોટ થી બહાર નીકળી રહ્યું છે પરંતુ બીજા પર વોલ્ટેજ પોલેરિટી એ ડોટેડ ટર્મિનલ પર માયનસ થશે તે કિસ્સામાં તમારું ઉત્પન્ન થતો મ્યુચ્યુઅલ વોલ્ટેજ Mdi2dt હશે અહીં તમે ડોટથી બહાર નીકળી રહ્યા છે અને ડોટ પર વોલ્ટેજની પોલેરિટી નેગેટિવ છે તેનો અર્થ એ કે તમારું મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસડ Mdi2dt હશે જે પોઝિટિવ છે ચાલો હવે આપણે સર્કિટ ધ્યાનમાં લઈએ જ્યાં કોઇલ ઇલેક્ટ્રિકલી જોડાયેલ છે તેથી જો તમે જુઓ કે કોઇલ L1એ L2સાથે ફિઝિકલી તેમજ ચુંબકીય રીતે જોડાયેલ છે હવે આ કિસ્સામાં જો કરંટ ડોટની અંદર જઈ રહ્યો છે અને આ કિસ્સામાં ફરીથી કરંટ ડોટની અંદર જઈ રહ્યો છે તો કુલ ઇન્ડક્ટન્સ એ એડિંગ કનેક્શન ની સમાન હશે તેનો અર્થ એ થાય કે LL1L22M⇒Series aidingconnection એ જ રીતે બીજા કિસ્સામાં જ્યાં કરંટ i છે જે ડોટ માં દાખલ થઈ રહ્યો છે અને અહીં કરંટ i છે જે ફરીથી ડોટ છોડી રહ્યો છે એનો અર્થ એ કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ વિરુદ્ધ દિશામાં હશે અને તમને ટોટલ ઇન્ડકટન્સ LL1L2 2M મળશે કારણ કે આને વિરોધી કનેક્શન કહેવામાં આવે છે કરંટ એક દિશામાંથી ડોટની અંદર જઈ રહ્યો છે પરંતુ બીજી બાજુથી ડોટ માંથી બહાર નીકળી રહ્યો છે તેથી હવે આપણે કહી શકીએ કે મ્યુચ્યુઅલ વોલ્ટેજની પોલેરિટી કેવી રીતે નક્કી કરવી તે આપણે જાણીએ છીએ હવે કેટલીક સર્કિટ્સને સોલ્વ કરીએ જેથી આપણે સમજી શકીએ કે તમે આપણા સર્કિટ એનાલીસીસ માં મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ને કેવી રીતે સમાવી શકો છો ચાલો આ ફિગર જોઈએ જ્યાં આપણી પાસે v1અને v2છે જે 2 કોઇલ પર 2 વોલ્ટેજ લાગુ કરેલ છે જે નજીકમાં મૂકવામાં આવે છે તેથી આ બે ચુંબકીય રીતે જોડાયેલા છે તેથી આપણે બંને મેઝર્સ માટે ના સમીકરણો લખવા માટે કિર્ચોફના વોલ્ટેજના નિયમ Kirchhoffs voltage law નો ઉપયોગ કરી શકીએ છીએ ચાલો આપણે કહીએ કે કરંટ i1એ આ ખાસ મેચ માં આ દિશામાં છે અને i2આ દિશામાં છે તેથી કોઇલ 1 માટે v1i1R1L1di1dtMdi2dtV1R1jωL1I1jωMI2 હવે અહીં બંને કેસમાં તમારો કરંટ સંદર્ભ માટેના ડોટ ની અંદર જઈ રહ્યો છે પોલેરિટી બંને બાજુ પોઝિટિવ છે જ્યાં ડોટ જોડાયેલ છે તેનો અર્થ એ છે કે આ બંને કોઇલના ચુંબકીય જોડાણને લીધે તમે જે મ્યુચ્યુઅલ ઈન્ડક્ટન્સ અને મ્યુચ્યુઅલ વોલ્ટેજ મેળવશો તે પોઝિટિવ હશે હવે બીજી કોઇલ માટે તમે શું લખી શકો છો v2i2R2L2di2dtMdi1dtV2R2jωL2I2jωMI1 તો ચાલો હવે બીજું ઉદાહરણ લઈએ જ્યાં આપણે આ સર્કિટ ને ધ્યાનમાં લઈએ છીએ જે અહી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે સર્કિટના પહેલા ભાગમાં આપણી પાસે વોલ્ટેજ V જોડાયેલ છે જ્યારે બીજા ભાગમાં આપણી પાસે લોડ જોડાયેલ છે ચાલો હવે KVL ને કોઇલ 1 પર લાગુ કરીએ VZ1jωL1I1 jωMI2 KVL ને કોઇલ 2 માં લાગુ કરવાથી 0ZLjωL2I2 jωMI1 મળે છે ચાલો હવે આપણે સર્કિટમાં I1અને I2ની વેલ્યુ ની ગણતરી માટે 1 ઉદાહરણ લઈએ તેથી આ કિસ્સામાં આપણે વોલ્ટેજ લાગુ કર્યું છે જે 120° છે અને બીજી કોઇલમાં આપણે 12 ઓહ્મ રેઝિસ્ટન્સ લાગુ કર્યો છે આપણે ફરીથી KVL નો ઉપયોગ કરીશું 12 j4j5I1 j3I20⇒jI1 j3I212 મેળવવા માટે મેશ 2 માટે j3I112j6I20⇒I1I2 મેશ 1 માં મેશ 2 ના સમીકરણનો ઉપયોગ કરીને j24 j3I212 તેથી I2124 j2 04°A કરંટ I1એ I12 j4I213 39°A દ્વારા અપાય છે તેથી ફરીથી KVL નો ઉપયોગ કરીને તમે સર્કિટ્સને સોલ્વ કરી શકો છો જ્યાં તમને આ પ્રકારના ચુંબકીય રીતે જોડાયેલા કોઇલ દેખાય છે તેથી મહત્વપૂર્ણ બાબત જે તમારે યાદ રાખવાની છે તે એ છે કે તમે મ્યુચ્યુઅલ વોલ્ટેજની પોલેરિટી કેવી રીતે મેળવશો તેથી આ સાથે આપણે આપણા આજના સ્ટેશનને બંધ કરી શકીએ છીએ જ્યાં આપણે ચુંબકીય રીતે જોડાયેલા સર્કિટની ચર્ચા કરી આપણે હવે પછી ના સેશનમાં પણ ચુંબકીય રીતે જોડાયેલા સર્કિટ્સ પર ચર્ચા કરીશું જ્યાં આપણે ચુંબકીય રીતે જોડાયેલા સર્કિટમાં સંગ્રહિત ઉર્જા વિશે ચર્ચા કરીશું અને પછી આપણે આદર્શ ટ્રાન્સફોર્મર પણ જોઈશું અને તેના વિવિધ સમીકરણો ને જોઈશું